ઇજનેરો માટે ડેટા સાયન્સના કોર્સમાં R મોડ્યુલના 6 વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આની પહેલાનાં લેક્ચર્સમાં આપણે R નાં વિવિધ ડેટા પ્રકારો જોયાં કેવી રીતે R ને એક્સેસ કરવું વિવિધ ડેટા પ્રકારોના તત્વોને કેવી રીતે ડિલીટ કરવા અને વગેરે હવે R માં એરીથમેટીક લોજિકલ અને મેટ્રિક્સ કામગીરી કેવી રીતે કરવી તે જોવાનો સમય છે આ વ્યાખ્યાનમાં આપણે R માં એરીથમેટીક લોજિકલ અને મેટ્રિક્સ કામગીરી કેવી રીતે કરવી તે જોવા જઈ રહ્યા છીએ તો ચાલો પહેલા એરીથમેટીક કામગીરી જોઈએ R તમામ મૂળભૂત એરીથમેટીક કામગીરીને સમર્થન આપે છે પ્રથમ એસાઇનમેન્ટ ઓપરેટર છે તમે અથવા પાછળના એરો નો ઉપયોગ કરી શકો છો વેરિયેબલ માં કિંમત એસાઇન કરવા માટે વત્તાકાર બાદબાકી ગુણાકાર ભાગ પૂર્ણાંક વિભાગ અને રિમાઇન્ડર ઓપરેશન પણ R માં ઉપલબ્ધ છે R માં બેક એરો ઓપરેટર ફક્ત એક માન્ય સોંપણી ઓપરેટર છે જ્યારે R સ્ટુડિયો માં બંને અને બેક એરો ઓપરેટર એ માન્ય સોંપણી ઓપરેટરો છે ચાલો આપણે એરીથમેટીક કામગીરી કરતી વખતે કામગીરીનું વંશવેલો જોઈએ તેથી તે આપણા BODMAS નિયમાની જેમ જ છે જેમાં બ્રેકેટ ને પ્રથમ મહત્વ છે બીજા નંબર પર એક્સપોનેન્ટ આવશે અને પછી ભાગાકાર ગુણાકાર વત્તાકાર અને બાદબાકી આવશે તમારી સમજણ માટે તમે આ અભિવ્યક્તિ લખી શકો છો અને પછી તેની કિંમત જોઇ શકો છો અને જો તમારે આનો ક્રમ સમજવો હોય તો અહી આપણી પાસે બ્રેકેટ્સ નથી આગળનું ઘટક એ એક્સપોનેન્ટ છે પ્રથમ અહી ૩ નો વર્ગ થશે જે ૯ આવશે અને પછીનું ઓપરેશન ભાગાકાર છે જે ૨૭૯ એટલે ૩ આવશે પછી ૩ ગુણાકાર ૨ થશે એટલે ૬ આવશે હવે પછી નું ઓપરેશન વત્તાકાર છે એટલે ૬ ૪ જે ૨ આવશે અને છેલ્લે ભાગાકાર થશે જેમા ૭ - ૨ એટલે ૫ આવશે હવે આપણે R માં લોજિકલ કામગીરી તરફ આગળ વધીએ છીએ તેથી અમારી પાસે અને વગેરે લોજિકલ ઓપરેશન છે અહી ઉદાહરણો છે જ્યાં તમે જોઈ શકો છો કે જો તમે પૂછો કે 2 એ 3 કરતાં વધારે છે તો તે મૂલ્ય ખોટું કરશે કારણ કે આ નિવેદન 3 કરતા વધારેનું સાચું નથી તેવી જ રીતે જો તમે 2 3 કહો છો તો તે પણ ખોટું કહેશે કારણ કે 2 જ્યારે તમે આ આદેશ 2 3 ને અમલમાં મૂકશો ત્યારે તે જવાબમાં સાચુ આપશે કારણ કે 2 3 છે તેથી આ લોજિકલ ઓપરેશનનો સારાંશ છે જે R માં કરવામાં આવશે આગળ આપણે ડેટા એનાલિસીસ સમસ્યાઓ માટે મહત્વપૂર્ણ ગણાતા એવા ઓપરેશનો જોવા જઇ રહ્યા છિએ મોટાભાગના ડેટા ને અમે મેટ્રિસ તરીકે માનીશું તેથી ડેટા વિશ્લેષણ સમસ્યાઓ હલ કરવા મેટ્રિક્સ ઓપરેશન્સ R માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ચાલો પહેલા મેટ્રિસીસ શું છે તે નિર્ધારિત કરીએ મેટ્રિક્સ એ એક સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી છે રો અને કોલમ ના રૂપમાં આપણે જાણીએ છીએ કે રો આડી લાઇન મા હોય છે અને કોલમ ઉભી લાઇન માં હોય છે આ મેટ્રિક્સના ઉદાહરણો છે આ મેટ્રિક્સમાં 3 રો અને 3 કોલમ છે અને આ મેટ્રિક્સમાં 3 રો અને 1 કોલમ છે અને આમાં 1 રો અને 3 કોલમ છે હવે ચાલો જોઈએ કે R માં મેટ્રિક્સ કેવી રીતે બનાવવું R માં મેટ્રિક્સ બનાવવા માટે તમારે મેટ્રિક્સ નામના ફંકશનનો ઉપયોગ કરવાની જરૂર છે આ મેટ્રિક્સની આર્ગુમન્ટ એ તત્વોનો સમૂહ છે જે મેટ્રિક્સના તત્વો બનવા માટે જરૂરી છે તમારે કેટલી સંખ્યામાં રો અને કોલમ જોવે છે તે પસાર કરવુ પડશે R હમેશા તમે નાખેલા તત્વોને કોલમ ફેશનમાં ગોઠવશે પણ જો તમારે તે તત્વોને રો ફેશનમાં ગોઠવવા હોય તો તમારે by row નામના એટ્રિબ્યુટ ને સાચુ કરવું પડશે આ by row એટ્રિબ્યુટ મુળભુત રીતે ખોટું હોય છે હવે આપણે જોયું કે મેટ્રિક્સ બનાવવા માટે કઈ બાબતો શામેલ છે ચાલો આપણે 1 થી 9 તત્વો સાથે મેટ્રિક્સ બનાવીએ જેમાં 3 રો અને 3 કોલમ હોય અને તમે એલિમેન્ટ્સ ને રો મુજબ ભરવા માંગો છો તો તે આ આદેશથી થશે અને આઉટપુટ માં જોઇ શકો છો કે જે 1 2 3 4 5 6 7 8 9 છે જે રો મુજબની ફેશનમાં ભરવામાં આવે છે હવે ચાલો જોઈએ કે R માં કેટલીક ફેશન મેટ્રિસીસ કેવી રીતે બનાવવી પહેલી એક સ્કેલેર મેટ્રિક્સ છે જેમાં બધી રો અને કોલમ એકલ સતત કે દ્વારા ભરવામાં આવે છે તેથી આપણે કિંમત 3 આપવી પડશે અને તમારે તમને જોઈતી રો ની સંખ્યા અને તમને જોઈતી કોલમ્સ ની સંખ્યા દર્શાવવી પડશે તેથી તમે બધી રો અને કોલમ્સ ને તત્વ 3 થી ભરવા માંગો છો જે મેટ્રિક્સ માં 3 રો અને 4 કોલમ્સ છે તેથી તમે 3 3 અને 4 નો ઉલ્લેખ કર્યો છે જ્યારે તમે તેને પ્રિન્ટ કરશોતો તે આવુ દેખાશે તેથી મેટ્રિક્સ એ એક કમાન્ડ છેઆ તે તત્વ છે જે તમે બધી રો અને કોલમ્સ માં છાપવા માંગો છો તમારે કેટલી રો અને કેટલી કોલમ્સ ની જરુર છે તે આપવી પડશે આગળ આપણે જોઈએ છીએ કે ત્રાંસા મેટ્રિક્સ કેવી રીતે બનાવવા તેને બનાવવા માટે તમારે ઇનપુટ તરીકે તત્વો આપવા પડશે જે તમારે ત્રાંસા મેટ્રિક્સમાં જોવે છે અને તેનુ ડાઇમેન્શન આપવુ પડે તેથી daig એ કમાન્ડ છે જેમાં તત્વો એ તત્વોના વેક્ટર છે જે તમારે ત્રાંસા તત્વો અને રો અને કોલમ્સ ની સંખ્યા છે તેથી આ ઉદાહરણ જુઓ કે આપણે 4 5 6 જોઇએ છે અને તમે A બાય 3 મેટ્રિક્સ મેળવવા માંગતા હોવ તો તમે આ કમાન્ડનો ઉપયોગ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે 4 5 અને 6 એ તમારા ત્રાંસા તત્વો છે અને બાકીના તત્વો એમજ છે તમે આઇડેન્ટિટી મેટ્રિક્સ કેવી રીતે બનાવશો તમે diag કમાન્ડમાં ત્રાંસા તત્વોના મૂલ્યો ૧ આપી આઇડેન્ટિટી બનાવી શકો છો અને હવે તમારે A 3 by 3 આઇડેન્ટિટી મેટ્રિક્સ બનાવવા માંગો છો જેમા તમારે રો ની સંખ્યા ૩ અને કોલમ્સ ની સંખ્યા ૩ આપવી પડે અને તે ત્રાંસા તત્વોનુ મુલ્ય ૧ રાખશે અને બીજા તત્વોનુ મુલ્ય ૦ રાખશે હવે એક કસરત તરીકે તમે R માં નીચેની મેટ્રિક્સ બનાવવાનો પ્રયાસ કરી શકો છો હવે એકવાર મેટ્રિક્સ બન્યા પછી તમે મેટ્રિક્સના ડાઇમેન્શન કેવી રીતે જાણી શકશો તમે કેવી રીતે જાણી શકો કે તેમાં કેટલી રો છે તેમાં કેટલી કોલમ્સ છે તેમાં કેટલા તત્વો છે આવા બધા પ્રશ્ન ના આપણે જવાબ આપવા માંગતા હોય આ બધાને જાણવા આપણે નીચેની ટિપ્પણીઓનો ઉપયોગ કરી શકીએ છીએ A નુ ડાઇમેન્શન જવાબ મા મેટ્રિક્સનું કદ આપશે જેમ કે A 3 by 3 અથવા 4 by 5 અને વગેરે n row of A એ જવાબ માં રો ની સંખ્યા આપશે અને n column of A એ જવાબ માં કોલમ ની સંખ્યા આપશે length of a અથવા પ્રોડક્ટ ઓફ ડાઇમેન્શન of A એ મેટ્રિક્સમાં ઉપલબ્ધ તત્વો ની સંખ્યા આપશે હવે મેટ્રિક્સ A માટે ડાઇમેન્શન ઓફ એ આપણને જવાબમાં 3 by 3 આપશે કારણ કે તેમાં ૩ રો અને ૩ કોલમ્સ છે અને તત્વોની કુલ સંખ્યા ૯ આપશે આપણે ડેટા ફ્રેમ્સમાં અનુસરતા એવા સમાન કન્વેશન ની મદદથી મેટ્રિક્સમાં તત્વોને એક્સેસ એડિટ અને ડિલીટ કરી શકિએ છીએ તેથી તમારી પાસે મેટ્રિક્સ હશે જેમાં ચોરસ બ્રેકેટ્સ સાથે એરે ની વચ્ચે કોમા હશે અને કોમા પહેલા ની કિંમતો રો ને એક્સેસ કરવા માટે ઉપયોગી થશે અને કોમા પછી ની કિંમતો કોલમ્સ ને એક્સેસ કરવા માટે ઉપયોગી થશે હવે જો તમારે કોઇ કોલમને કાઢવી હોય તો તમારે તે રો અથવા કોલમ પહેલા નેગેટિવ પ્રતીકને ઉમેરવો પડે અને તમે રો અને કોલમ્સ ના નામ તરીકે સ્ટ્રિન્ગ પણ આપી શકો છો જે row names અને row columns કમાન્ડ ના ઉપયોગ થી થઇ શકે છે અહીં આપણે એક મેટ્રિક્સ A બનાવ્યું છે જેમાં તત્વો 1 2 3 4 5 6 8 9 1 છે અને તે A 3 by 3 મેટ્રિક્સ છે અને આપણે એલિમેન્ટ્સ ને રો મુજબ ભરવા માંગીએ છીએ અને હવે આપણે કોલમ ને a b c તરીકે નામ આપશુ અને રો ને d e f નામ આપશુ હવે આવુ કર્યા બાદ જ્યારે તમે A ને પ્રિન્ટ કરશો તમે જોઇ શકો છો કે તેને કોલમ્સ ને a b અને c એમ નામ આપ્યા છે અને તેવીજ રીતે પહેલી રો ને d બીજી રો ને e અને ત્રીજી રો ને f નામ આપ્યું છે હવે ચાલો ધારો કે તમે પહેલા બે કોલમ્સ ને એક્સેસ કરવા માંગો છો તમે તે જ સંમેલનનો ઉપયોગ કરી શકો છો જેનો આપણે ડેટા ફ્રેમ્સ માટે ઉપયોગ કર્યો છે A માં ચોરસ બ્રેકેટ્સ માં અલ્પવિરામ પહેલાં કાઇ નથી અને પછી તમારે 1 થી 2 ની એક્સેસ જોઈએ છે જે પ્રથમ બે કોલમ છે તમારે અહી તે એરે આપવો પડશે અને પછી તે A ના પ્રથમ બે કોલમ ને એક્સેસ કરશે આપણે ડેટા ફ્રેમ્સમાં જોયું તેમ કોલમનાં નામનો ઉપયોગ કરીને તમે કોલમ્સ પણ એક્સેસ કરી શકો છો તેથી તમે કોલમ્સ a અને c ને એક્સેસ કરવા માંગો છો તેનો અર્થ એ કે કોલમ્સ 1 અને 3 તમે કોલમ્સ ના નામ સ્પષ્ટ કરીને કરી શકો છો એ જ રીતે તમે રો ના નામનો ઉપયોગ કરીને રો પણ એક્સેસ કરી શકો છો તમે પ્રથમ અને ત્રીજી રો ને એક્સેસ કરવા માંગો છો જેના નામ d અને f છે તમે આ આદેશનો ઉપયોગ કરીને રો d અને રો f અને બધી કોલમ્સ એક્સેસ કરી શકો છો તેથી આઉટપુટ અહીં બતાવવામાં આવ્યું છે જો તમે મેટ્રિક્સની એન્ટ્રિ એક્સેસ કરવા માંગતા હો તો તમે સમાન સંમેલનનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે એક તત્વ એક્સેસ કરવા માંગતા હોવ જે પ્રથમ રો અને બીજી કોલમ્સ માં છે તેની માટે તમારે is in the matrix A કમાન્ડ નો ઉપયોગ કરવો પડશે જે તમને આઉટપુટમાં ૨ આપશે બીજા ઉદહરણ તરીકે લઇએ તો જો તમારે તત્વ ૬ ને એક્સેસ કરવો છે જે બીજી રો અને ત્રીજી કોલમ્સ માં છે તો તેના માટે તમારે A of 2 by 3 આપવુ પડશે જે તમને આઉટપુટ માં ૬ આપશે આપણે આની પહેલા જોયું કે અલ્પવિરામ પહેલાનો ભાગ રો નંબર સુચવે છે અને અલ્પવિરામ પછીનો ભાગ કોલમ્સ નંબર સુચવે છે હવે ચાલો જોઈએ કે મેટ્રિક્સની કોલમ કેવી રીતે એક્સેસ કરવી તેથી કોલમ ઇન્ડેક્ષ નિર્દિષ્ટ કરો કે જેને તમે એક્સેસ કરવા માંગો છો અને રો ની ઇન્ડેક્ષ ખાલી છોડી દો આનો અર્થ એ કે તમે આપેલ કોલમ્સ ઇન્ડેક્ષ ના બધા રો ના તત્વોને એક્સેસ કરી રહ્યાં છો તેથી ઉદાહરણ તરીકે જો તમે મેટ્રિક્સ A ની પ્રથમ કોલમ એક્સેસ કરવા માંગતા હો તો તમારે બધી રો અને પ્રથમ કોલમ આપવી પડશે જે તમને આઉટપુટ 1 4 7 આપશે કોલમ એક્સેસ કરવાની જેમ તમે રો પણ એક્સેસ કરી શકો છો એની માટે તમારે ફક્ત રો સ્પેસીફાઇ કરવાની રહેશે જે તમે એક્સેસ કરવા માંગો છો અને કોલમ ઇન્ડેક્ષ ખાલી છોડવાનું રહેશે જે બધી કોલમ એક્સેસ કરશે જો તમારે બીજી રો એક્સેસ કરવી છે તો તમારે રો Id માં ૨ આપવુ પડે અને કોલમ Id માં ખાલી જગ્યાં મુકવી પડે અને એટલે તમે આઉટપુટમાં જોઇ શકો છો કે તે 4 5 6 પ્રિન્ટ કરશે તમે છેલ્લી રો ને કેવી રીતે એક્સેસ કરી શકો છો તે વિશે વિચાર કર્યો છે આગળ આપણે જોઈશું કે બધું કેવી રીતે એક્સેસ થાય છે પરંતુ એક કોલમ સાથે હું આ મેટ્રિક્સમાં આ ભાગ 1 4 7 અને 3 6 9 એક્સેસ કરવા માંગુ છું હું ઇચ્છતો નથી કે બીજી કોલમ મેટ્રિક્સમાં હોય તેથી હવે મારે શું કરવાનું છે તે આ કોલમને મેટ્રિક્સથી દૂર કરવાની છે તમે આવું કોલમ પહેલા નકારાત્મક પ્રતીક રાખવાથી કરી શકો છો તમે કહી શકો છો કે મારે બધી રો જોવે છે અને મારે બીજા નંબરની કોલમ નથી જોઇતી અને જો હું આને પાછું A માં એસાઇન કરીશ તો મને A માં 1 4 7 અને 3 6 9 મળશે અને જો તમે A ઓફ ઓલ કોમા 2 પ્રિન્ટ કરશો તો તે તમને ઇચ્છિત પરિણામ આપશે જે 1 4 7 અને 3 6 9 છે આની પહેલાંની સ્લાઇડ્સમાં તમે જોયું તેમ તમે દરેક વસ્તુને એક્સેસ કરી શકો છો પરંતુ એક રો ઉદાહરણ તરીકે જો તમે આ રો સિવાયના બધા ભાગોને એક્સેસ કરવા માંગતા હો તો તમે આ કમાન્ડ નો ઉપયોગ કરીને આ કરી શકો છો જેમાં બીજા નંબર ની રો નથી જોઇતી અને બીજી બધી કોલમ એક્સેસ કરવા માંગુ છુ હવે જ્યારે તમે આ કમાન્ડ રન કરશો તમને 1 2 3 અને 7 8 9 આઉટપુટમાં પ્રિન્ટ થયેલ બતાવશે મેટ્રિક્સના તત્વોને એક્સેસ કરવાની કવાયત તરીકે તમે આપેલી આ સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી શકો છો હવે આપણે કોલોન ઓપરેટર શુ છે તેનો પરિચય કરીશું કોલોન ઓપરેટર નો ઉપયોગ સમાન પહોળાઈવાળા તત્વોનો એરે બનાવવા માટે થાય છે ઉદાહરણ તરીકે જો હું 1 થી 10 લખીશ તો તે 1 ના અંતરાલ સાથે 1 થી 10 સુધીના નંબરોનું નિર્માણ કરશે હું તે ક્રમ ને રિવર્સ માં પણ બદલી શકું છું જે તે 1 ના અંતરાલ સાથે 10 થી 1 સુધી છાપશે આ કોલોન કેમ મહત્વપૂર્ણ છે જો તમને સમજાયું હોય કે અગાઉની સ્લાઇડ્સમાં રો અથવા કોલમની સંખ્યાને એક્સેસ કરતી વખતે મેં કંઈક આવું જ ઉપયોગ કર્યો હોતુ ચાલો જોઈએ કે આ કેવી રીતે કરવું ઉદાહરણ તરીકે જો તમે મેટ્રિક્સનો કોઈ ભાગ પસંદ કરવા માંગતા હો જેમાં સબ મેટ્રિક્સ હોય તો તમે આ કોલોન ઓપરેટર ને વાપરી શકો છો તેથી ચાલો હવે જોઈએ કે જો હું આ મેટ્રિક્સની પ્રથમ 3 રો અને પ્રથમ 2 કોલમ્સ ને એક્સેસ કરવા માંગું છું તો હું આ કેવી રીતે કરી શકું હું 1 થી 3 રો એક્સેસ કરવા માંગુ છું અને 1 થી 2 કોલમ્સ પણ એક્સેસ કરું છું તેથી તમે જોઈ શકો છો કે આ કોલોન ઓપરેટર મેટ્રિક્સ થી પેટા મેટ્રિક્સને એક્સેસ કરવામાં મદદ કરે છે ઉદાહરણમાં તે શું કહે છે કે હું બધી 3 રો ને એક્સેસ કરવા માંગુ છું અને મારે ત્રીજી કોલમની જરૂર નથી આ એક સમાન કામગીરી છે પરંતુ એક અલગ ફેશનમાં કરવામાં આવે છે હું આ સમાન કાર્ય કરી શકુ છુ જેમાં મારે બધી રો એક્સેસ કરવી છે પણ તે ફ્ક્ત પહેલી બે કોલમ્સ માંથી જ આવી જોઇએ તેથી તમે જોઈ શકો છો કે જુદા જુદા ફેશનોમાં સબ મેટ્રિક્સ એક્સેસ કરી શકો છો તેથી જો હું આ 1 અલ્પવિરામ 2 અને 7 અલ્પવિરામ 8 ને એક્સેસ કરવા માગું છું અને પેટા મેટ્રિક્સ તરીકે અલગથી મેળવવા માંગું છું તો હું કેવી રીતે આ કરી શકું હું રો 1 અને 3 ને એક્સેસ કરવા માંગુ છું અને તે પણ કોલમ 1 અને 2 માંથી તેથી મારે એ કહેવું પડશે કે મારે કોલમ 1 અને 2 માં આવતી રો 1 અને 3 એક્સેસ કરવા માંગુ છું તમે અહીં બતાવેલ બંને દલીલો માટે કોન્કેટેનેશન ઓપરેટરનો ઉપયોગ કરી શકો છો તમે c 1 અલ્પવિરામ 3 અને c 1 અલ્પવિરામ 2 નો ઉપયોગ કરી શકો છો જે તમને ઇચ્છિત પરિણામ આપે છે તમે સબ મેટ્રિક્સને એક્સેસ કરવાની કવાયત તરીકે આનો પ્રયાસ કરી શકો છો આગળ આપણે મેટ્રિક્સ પરના બીજા મહત્વપૂર્ણ ઓપરેશન તરફ આગળ વધીએ જે મેટ્રિક્સ કોન્કેટેનેશન છે મેટ્રિક્સ કોન્કેટેનેશન એ તમને રો અથવા કોલમ્સ ને પહેલેથી બનાવેલ મેટ્રિક્સ સાથે મર્જ કરવમાં મદદ કરે છે જો તમે હાલના મેટ્રિક્સમાં રો ઉમેરવા માંગો છો તો તમે R bind આદેશનો ઉપયોગ કરીને કરી શકો છો જો તમે મેટ્રિક્સમાં કોલમ્સ ઉમેરવા માંગો છો તો તમે C bind આદેશનો ઉપયોગ કરીને કરી શકો છો તેથી તમારે ધ્યાનમાં રાખવાની એક બાબત એ છે કે તમારે આ મેટ્રિક્સ કોન્કેટેનેશન કરતા પહેલાં ડાઇમેન્શન ની સુસંગતતાની ખાતરી કરવી પડશે ચાલો સમજાવીએ કે R bind કેવી રીતે કાર્ય કરે છે ચાલો ધારો કે આપણી પાસે મેટ્રિક્સ A અને મેટ્રિક્સ બી છે અને તમે આ મેટ્રિક્સ B ને મેટ્રિક્સ A ની રો તરીકે જોડવા માંગો છો જે અહીં બતાવ્યા પ્રમાણે R bind આદેશનો ઉપયોગ કરીને કરી શકાય છે હું મેટ્રિક્સ A માં મેટ્રિક્સ B ને કોન્કેટેનેટેડ કરુ છું અને હું તેને વેરીએબલ C ને સોંપી રહ્યો છું તેથી જ્યારે તમે આ આદેશ રન કરો છો ત્યારે તમે જોઈ શકો છો કે મેટ્રિક્સ C ની પાસે રો 10 11 12 છે જે મેટ્રિક્સ B છે અને તે મેટ્રિક્સ A ને કોન્કેટેનેટેડ છે ચાલો હવે C bind જોઈએ ચાલો આપણે કહી શકીએ કે તમારી પાસે આ મેટ્રિક્સ A છે અને મેટ્રિક્સ B છે જે તમે સ્ક્રીન પર જોઇ શકો છો જેમાં તમે આ B મેટ્રિક્સને A ની કોલમ્સ સાથે જોડવા માંગો છો તમે C bind આદેશનો ઉપયોગ કરીને આમ કરી શકો છો જેમાં પ્રથમ મેટ્રિક્સ A અને બીજો મેટ્રિક્સ B અને તેને વેરીએબલ C ને સોંપો જ્યારે તમે C પ્રિન્ટ કરશો તમે જોઈ શકો છો કે મેટ્રિક્સ B મેટ્રિક્સ A ની કોલમ તરીકે કોન્કનેટેડ છે હવે ચાલો આ B ને આ મેટ્રિક્સ A થી C bind ની મદદથી જોડવાનો પ્રયત્ન કરીએ તમે શું અપેક્ષા કરશો આપણે ભૂલની અપેક્ષા રાખીએ છીએ કારણ કે A નું ડાઇમેન્શન 3 by 3 છે પરંતુ B નું ડાઇમેન્શન 1 by 3 છે જો મારે કોલમ બાઇન્ડ કરવી હોય તો B નું ડાઇમેન્શન 3 by 1 હોવુ જોઇએ પણ અહી તે 1 by 3 છે જે અમાન્ય છે એટલે જ તમને એરર બતાવશે હવે જો તમે આ ડાઇમેન્શન ની અસંગતતાને હલ કરવા માંગતા હો તો તમારે આ B ને સ્થાનાંતરિત કરવું પડશે અને પછી હવે તે 3 by 1 છે અને હવે A એ 3 by 1 છે હવે તમે સરળતાથી c bind કમાન્ડ ના ઉપયોગથી c bind ઓપરેશન કરી શકશો જેમ કે C bind of A comma B અને તેને C માં એસાઇન કરો હવે તમે જોઈ શકો છો કે આ c bind થયું છે અને B મેટ્રિક્સ A સાથે જોડાયેલું છે તમે જોયું છે કે કોલમ ને કેવી રીતે ડિલીટ કરી નાખવી તમે જે કોલમ ને ડિલીટ કરી નાખવા માંગો છો તે પહેલાં તમે નકારાત્મક પ્રતીકનો ઉપયોગ કરી શકો છો અને પછી તેને A ને સોંપી શકો છો તમે જોશો કે જરૂરી આઉટપુટ છાપવામાં આવ્યું છે આપણે પહેલાની સ્લાઈડમાં જે જોયું છે તેના જેવું જ આપણે મેટ્રિક્સમાંથી રો પણ ડિલીટ કરી શકીએ છીએ ચાલો ધારો કે આપણે આ રો 2 ને ડીલીટ કરી નાખવા માગીએ છીએ તમારે 2 આપવુ પડે અને પછી બધી કોલમ્સ અને પછી તેને પાછુ A માં એસાઇન કરો તમે આઉટપુટ માં જોઇ શકો છો કે રો 2 ડિલીટ થઇ ગઇ છે હવે ચાલો જોઈએ કે R માં વત્તાકાર બાદબાકી ગુણાકાર અને મેટ્રિક્સ ભાગાકાર જેવા મેટ્રિસ પર બીજગણિત કામગીરી કેવી રીતે કરવી ચાલો ધારો કે આપણી પાસે બે મેટ્રિસીસ A અને B છે જે અહીં બતાવ્યા છે મેટ્રિક્સનો સરવાળો સામાન્ય છે જેમ કે A B કરશો એટલે તમને આઉટપુટ મળી જશે તેથી 1 3 એ 4 છે 2 1 એ 3 છે અને 3 3 એ 6 છે તમે જોશો કે તત્ત્વ મુજબનું ઓપરેશન થાય છે જે સામાન્ય મેટ્રિક્સ ઓપરેશન પણ છે તેથી તમે બાદબાકી પણ કરી શકો છો ગુણાકાર થોડો મુશ્કેલ છે પણ જ્યારે તમે કહો છો કે A હેશ ટ્રિક B છે તે તત્વ મુજબ ગુણાકાર કરશે જેમ કે 1 3 એ 3 છે 2 1 એ 2 છે અને 3 3 એ 9 છે પરંતુ જો તમે નિયમિત મેટ્રિક્સ ગુણાકાર મેળવવા માંગો છો તમારે આ હેશ ટ્રિક પહેલાં અને પછી ટકાવારી પ્રતીકનો ઉપયોગ કરવો પડશે જે નિયમિત મેટ્રિક્સ ઓપરેશન કરશે ચાલો હવે મેટ્રિક્સ ડિવિઝન જોઈએ ચાલો આપણે કહીએ કે તમારી પાસે બે મેટ્રિસીસ A અને B છે જે અનુક્રમે 4 9 16 25 છે અને 2 3 4 5 છે હવે જો હું A by B કરું તો તે એલિમેન્ટ વાઇઝ ભાગાકર કરશે છે પરંતુ મેટ્રિક્સનું ઉલટું નહીં કરે તેથી તમે મેટ્રિક્સ A મેટ્રિક્સ B બનાવ્યો છે અને પછી જો તમે A by B કરો છો તમે જોશો કે 4 by 2 એટલે 2 9 by 3 એટલે 3 16 by 4 એટલે 4 તો ચાલો માનો કે તમારી પાસે બે મેટ્રિક્સ A અને B છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે તમે A by B કરો છો તે તત્વ મુજબ ભાગાકાર કરશે પરંતુ મેટ્રિક્સનું ઉલટું નહીં કરે આ વિડિઓમાં આપણે જોયું છે કે R માં એરીથમેટીક લોજીકલ અને મેટ્રિક્સ ઓપરેશન કેવી રીતે કરવું તે પછીના વ્યાખ્યાનમાં આપણે R માં ફંક્શન્સ કેવી રીતે લખવા અને તેમને કેવી રીતે રન કરવાઇચ્છતા કાર્ય કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે ચર્ચા કરીશું